અગાઉના લેક્ચર્સમાં આપણે IoT અને IIoT ની એપ્લિકેશનો વિવિધ એપ્લિકેશન ડોમેન્સ જેમ કે ખોરાક અને કૃષિ આરોગ્યસંભાળ વગેરેમાં જોઈ છે આપણે આગળ ચાલુ રાખવા જઈ રહ્યા છીએ અને આપણે પાવર સેક્ટરમાં IoT અને IIoTની વિવિધ એપ્લિકેશનો ખાસ કરીને પાવર પ્લાન્ટ્સમાં જોવા જઈ રહ્યા છીએ તેથી એક રીકેપ તરીકે જ્યારે આપણે IIoT વિશે વાત કરીએ છીએ ત્યારે તે મૂળભૂત રીતે ઉત્પાદન અથવા પાવર સેક્ટરમાં પરંપરાગત ઓપરેશન તકનીક સાથે માહિતી તકનીકનું એકીકરણ છે તેથી IT OT કન્વર્જન્સ એ IIoTનું લક્ષણ છે તેથી અહીં પાવર પ્લાન્ટમાં પણ આપણે આ જ વસ્તુનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ તેથી ચાલો પાવર સેક્ટરમાં IoT સોલ્યુશન્સ અપનાવવાના કેટલાક ફાયદાઓ જોઈએ તેથી મૂળભૂત રીતે જ્યારે આપણે ફરી એકવાર IIoT વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે સ્માર્ટ ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ ઉપકરણો કે જે સેન્સરથી સજ્જ છે એક્ટ્યુએટરથી સજ્જ છે અને તેથી વધુ અને આ સ્માર્ટ ઉપકરણો તેમની વચ્ચે આંતરિક રીતે કનેક્ટિવિટી ધરાવે છે અને આમાંના દરેક આંતરિક ઉપકરણો વચ્ચે પણ બાહ્ય વિશ્વ માટે તે આંતરિક નેટવર્ક તેથી મૂળભૂત રીતે શું થાય છે આ પાવર સેક્ટરના IIoT સક્ષમ ઉપકરણોના પાવર પ્લાન્ટના કિસ્સામાં આ IIoT સક્ષમ ઉપકરણોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવે છે અને આ ડેટાને ઉત્પાદકતામાં સુધારો કરવા કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે વધુ વિશ્લેષણ માટે મોકલવામાં આવે છે કર્મચારીઓ કે જે પાવર પ્લાન્ટમાં કામ કરે છે તેથી અનિવાર્યપણે શું થવાનું છે આપણી પાસે રીમોટ મોનિટરિંગ અને રીમોટ કંટ્રોલ પણ હોઈ શકે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે રિમોટ મોનિટરિંગ સારું છે પરંતુ આ પાવર પ્લાન્ટ્સમાં કામ કરતા વિવિધ ઉપકરણોની વિવિધ મશીનરીનું રિમોટ કંટ્રોલ છે તેથી અનિવાર્યપણે શું થઈ રહ્યું છે તે આ વિવિધ સ્માર્ટ પાવર ઉપકરણોમાંથી જે સેન્સર તેમાં જડિત છે તે આ વિવિધ મશીનરીના વિવિધ પ્રકારના ડેટા તેમના સ્વાસ્થ્ય વિશેના ડેટા તાપમાન વિશેના ડેટા ઓપરેટિંગ સ્થિતિ વગેરેને એકત્રિત કરવા જઈ રહ્યા છે અને આ ડેટા આ કનેક્ટેડ સિસ્ટમ દ્વારા નેટવર્કને ક્લાઉડ પર આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવશે વિવિધ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ્સ અને તેથી વધુનો ઉપયોગ ક્લાઉડ પરના દૂરના છેડે ડેટાનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે તેથી ચાલો પાવર સેક્ટરમાં IIoT ના ઉપયોગના તેમના વિવિધ ફાયદાઓ જોઈએ તેથી જો આપણે પાવર સેક્ટરમાં IoT અને IIoT ના એકીકરણ અથવા એકીકરણના ફાયદા અથવા વિશેષતાઓ વિશે વાત કરી રહ્યા છીએ તો આવું થશે તેથી આપણે આ વિવિધ લાભો મેળવવા જઈ રહ્યા છીએ આપણે અંતિમ ઉપભોક્તાઓની સક્રિય ભાગીદારીનો લાભ મેળવવા જઈ રહ્યા છીએ અને આ શક્ય બનશે કારણ કે આવશ્યકપણે પાવર સેક્ટરમાં આપણે આ વિવિધ મશીનરી મશીનરી વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે ટ્રાન્સફોર્મર મશીનરી જેવી કે વિવિધ મોટર્સ વગેરે તેથી વિવિધ મોટર્સ વગેરે અને અન્ય પાવર સિસ્ટમ મશીનરી હોઈ શકે છે જે મૂળભૂત રીતે એકસાથે જોડાયેલ હોઈ શકે છે તેથી આ મશીનરી નંબર એક છે આ વિવિધ મશીનરી વચ્ચેની આ જોડાણ ઊર્જા અથવા વીજળીના પ્રસારણમાં મદદ કરી શકે છે જે પરંપરાગત રીતે તમામ પાવર પ્લાન્ટ્સમાં હોય છે તમામ પરંપરાગત પાવર પ્લાન્ટમાં ઊર્જાના પ્રસારણની ક્ષમતા હોય છે વિવિધ ગ્રીડ સૂક્ષ્મ ગ્રીડ અને તેથી વધુ દ્વારા અંતિમ ઉપભોક્તા ઉપકરણો સ્ટેશન સબસ્ટેશનો અને તેથી વધુ ગ્રાહકોના ઘરો અને ઓફિસો સુધી ઊર્જાનું પ્રસારણ કદાચ જનરેશનના બિંદુથી જ થઈ શકે છે તેથી આ તમામ કનેક્ટિવિટી પરંપરાગત પાવર પ્લાન્ટમાં વીજળીના પ્રસારણમાં મદદ કરે છે તેથી તે ત્યાં છે પરંતુ આઇઆઇઓટી ઉપરાંત તે માહિતી તકનીક માહિતી અને સંચાર તકનીક અથવા આઇઓટીને એકીકૃત કરવાનું પણ શક્ય છે તેથી આ મૂળભૂત રીતે આ પાવર મશીનરી વચ્ચે થતા 2 પ્રકારના સંચારમાં મદદ કરશે એક સંદેશાવ્યવહાર એ વીજળીનું પ્રસારણ છે અને સંદેશાવ્યવહારનું બીજું સ્વરૂપ મૂળભૂત રીતે પાવર પ્લાન્ટ્સમાં આ વિવિધ પાવર મશીનરીમાંથી એકત્રિત કરવામાં આવતી માહિતીનું પ્રસારણ છે તેથી 2 પ્રકારના સંચાર થવાના છે તેથી આઇટી આઇસીટી અને આઇઓટીનો સમાવેશ ઘરો અને ઓફિસના અંતિમ ગ્રાહકોને સમગ્ર પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવામાં આવશ્યકપણે મદદ કરી શકે છે તેથી તેઓ માત્ર વીજળી અથવા ઉત્પન્ન થતી શક્તિના નિષ્ક્રિય પ્રાપ્તકર્તાઓ નહીં હોય પરંતુ તેઓ પ્રક્રિયામાં સક્રિય સહભાગી પણ હોઈ શકે છે જેનાથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે તો તે ઘણી વસ્તુઓ શું છે તેથી સૌ પ્રથમ સુધારેલ અથવા કસ્ટમાઇઝ્ડ સેવાઓનો ઉપભોક્તા માણી શકે છે ગ્રાહકો માંગ પર વિવિધ લોડ ઊર્જાનો આનંદ માણી શકે છે જે આની જેમ વિવિધ શક્યતાઓ છે પરંપરાગત પાવર ગ્રીડ સાથે IT ICT અને IoTના સંકલન દ્વારા પણ ઓનલાઈન ડિમાન્ડ શેડ્યુલિંગ શક્ય છે તેથી ઓનલાઈન ડિમાન્ડ શેડ્યુલિંગનો અર્થ એ છે કે આપણે તમારા ઘરે કહીએ છીએ કે તમારી પાસે વિવિધ ઉપકરણો છે તેથી ઓનલાઈન ડિમાન્ડ શેડ્યુલિંગ દ્વારા આમાંના કેટલાક ઉપકરણોને દિવસના અમુક ભાગોમાં સ્વાયત્ત રીતે ચલાવવાનું શક્ય બનશે અને દિવસના અમુક અન્ય ભાગોમાં અન્ય ઉપકરણો કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના સંચાલિત થઈ શકે છે તેથી દિવસના જુદા જુદા ભાગોમાં પરિણામે વ્યક્તિગત ગ્રાહકો તરફથી માંગ બદલાશે અને સર્વગ્રાહી રીતે જ્યારે તમે બધા ગ્રાહકોને એકસાથે લઈ જાઓ છો ત્યારે માઇક્રો ગ્રીડ અને પાવર ગ્રીડ પરની માંગને સર્વગ્રાહી રીતે લઈ જાઓ છો જે દિવસભર સમયાંતરે બદલાતી રહે છે તેથી પરંપરાગત પાવર ગ્રીડ સાથે આઇટી આઇઓટી અને આઇસીટીના સંકલનથી ઓનલાઇન માંગ શેડ્યુલિંગ શક્ય બનશે અન્ય શક્યતાઓમાં વિવિધ વિશેષતાઓ છે ચાલો આપણે કહીએ કે બ્લેક આઉટ નિવારણ સ્વ હીલિંગ સિસ્ટમ હોવી શક્ય છે તેનો અર્થ એ છે કે જો સિસ્ટમનો અમુક ભાગ નીચે જાય છે તો સિસ્ટમના અન્ય ભાગો છે જે કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના કબજો કરી શકે છે તેને સ્વ ઉપચાર અમારી પાસે સ્માર્ટ IIoT સક્ષમ પાવર સિસ્ટમ પણ હોઈ શકે છે અમારી પાસે ઑટોમેટેડ ફોલ્ટ ડિટેક્શન પણ હોઈ શકે છે અને ફોલ્ટ નિવારણ એ સ્વ હીલિંગ દ્વારા કૅપ્ચર થયેલ છે અને બીજી જુદી જુદી વસ્તુઓ જેમ કે વોલ્ટેજ ડીપ્સ અને સર્જીસની કાળજી લેવાના સ્વરૂપમાં વોલ્ટેજ સ્ટેબિલાઇઝેશન કહીએ અને તેનું નિવારણ પણ કરી શકાય છે પ્લગ ઇન ઇલેક્ટ્રિક વાહનોને એકીકૃત કરવું અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો અને તેમની કનેક્ટેડ સિસ્ટમ્સમાં પ્લગ કરવાનું પણ શક્ય છે મૂળભૂત રીતે સ્વ ઑપ્ટિમાઇઝ સિસ્ટમ હોવી પણ શક્ય છે વગેરે તેથી સ્વ ઑપ્ટિમાઇઝ એટલે કે જો સમય જતાં કંઈક સુધારી શકાય તો આ વિવિધ પાવર મશીનરીમાં સંકલિત સેન્સરમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે કામગીરીમાં સુધારો કરી શકાય છે તેથી સમયાંતરે તે ડેટાનું પૃથ્થકરણ મશીનરીની તેમની કામગીરીની પ્રક્રિયાઓના ઑપ્ટિમાઇઝેશનમાં મદદ કરી શકે છે અને તેથી સ્વ ઑપ્ટિમાઇઝેશન પણ શક્ય છે પાવર સિસ્ટમ સાથે IIoT ના એકીકરણથી ઘણા વિવિધ લાભો અસ્તિત્વમાં છે તેથી ચાલો હવે તેને વધુ જોઈએ અને પાવર પ્લાન્ટમાં IIoT ના વિવિધ ડ્રાઈવરોને સમજવાનો પ્રયાસ કરીએ તો આ ડ્રાઇવરો શું છે આપણે જોયું છે કે પરંપરાગત વિદ્યુત પ્રણાલીઓ પાવર સિસ્ટમ્સ અને તેમની એકીકરણ કનેક્ટિવિટી માત્ર વીજળીનું પ્રસારણ જ નથી કરતી પરંતુ પાવર પ્લાન્ટમાંના આ વિવિધ ઘટકો વચ્ચેની માહિતી અને બાહ્ય રીતે આ વિવિધ ઘટકોમાંથી બહારની દુનિયામાં પણ પ્રસારિત કરે છે આ મૂળભૂત રીતે IIoT સક્ષમ પાવર સિસ્ટમમાં જેવો દેખાય છે તેથી ત્યાં અલગ છે તેથી આ કનેક્ટિવિટી માટે અમને ઓછી કિંમતની શક્તિશાળી ચિપ્સ Wi Fi સક્ષમ ચિપ્સ કેમેરા સેન્સર અન્ય અન્ય સેન્સર એક્સીલેરોમીટર વગેરેની જરૂર છે આનો ઉપયોગ કરી શકાય છે આ અંતિમ ઉપકરણો જેવા છે જે ડ્રાઇવર તરીકે કામ કરે છે પછી IP 3G 4G 5G ટેક્નોલોજીઓ વગેરેના ઉપયોગના સ્વરૂપમાં માનકીકરણ સોફ્ટવેર ટેક્નોલોજીનું માનકીકરણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે અને ટોચ પર વિવિધ સ્તરોને સપોર્ટ કરતી એકંદરે સંકલિત એપ્લિકેશન હોવી એ આ AI અને ML સપોર્ટેડ એપ્લીકેશન્સ અથવા કદાચ સ્ટેન્ડઅલોન અન્ય એપ્લીકેશન્સ પણ હશે અને ત્યારબાદ અમારી પાસે ક્લાઉડ લેયર હશે એપ્લિકેશન સ્તરના તળિયે આપણી પાસે ફોગનું લેયર હોઈ શકે છે પછી આપણી પાસે ખૂબ જ તળિયે ડિવાઇસનું લેયર ફીલ્ડ લેયર અને તેથી વધુ હોઈ શકે છે તેથી આ તમામ વિવિધ સ્તરો શક્ય છે તો ચાલો જોઈએ કે સ્માર્ટ ગ્રીડમાં આર્કિટેક્ચર કેવું દેખાશે તેથી સ્માર્ટ ગ્રીડમાં જે પરંપરાગત પાવર પ્લાન્ટ સાથે IIoTના એકીકરણમાં પરિણમશે આ જ થવાનું છે તેથી આપણી પાસે એક પ્રકારનું સ્તરીય આર્કિટેક્ચર હશે જે સામાન્ય રીતે 3 સ્તરીય આર્કિટેક્ચર જેવું હશે જ્યાં નીચેના સ્તર પર આપણે આ સંવેદના ધરાવીશું તેથી આ આપણું સેન્સિંગ અથવા પર્સેપ્શન લેયર બનશે આ સ્તરમાં વિવિધ સેન્સર RFID કેમેરા ઓડિયો ઉપકરણો અને ઘણાં બધાં હશે તેથી આ સેન્સર સક્ષમ મશીનરીમાંથી જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તે વિવિધ પ્રકારના ગેટવેમાંથી પસાર થશે કેટલાક ગેટવે એન્ટરપ્રાઇઝની જરૂરિયાતની કાળજી લેશે તેથી એન્ટરપ્રાઇઝ ગેટવે અમારી પાસે સામાન્ય ઍક્સેસ ગેટવે હોઈ શકે છે અમારી પાસે ઘરના ગ્રાહકો માટે હોમ ગેટવે હોઈ શકે છે વગેરે તેથી અમારી પાસે વિવિધ પ્રકારના સંચાર છે તેથી આ મૂળભૂત રીતે આપણું પ્રવેશદ્વાર છે તેથી આ ગેટવે દ્વારા ડેટા નેટવર્ક સ્તર પર મોકલવામાં આવશે નેટવર્ક સ્તરમાં આપણે વાયરલેસ નેટવર્ક્સ મોબાઇલ નેટવર્ક્સ સેટેલાઇટ નેટવર્ક્સ અને અન્ય કોઈપણ વિવિધ પ્રકારના નેટવર્ક્સ જેવી વિવિધ નેટવર્ક તકનીકીઓ ધરાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે વિચારી શકો અને છેલ્લે આ લેયરમાંથી આ ડેટા એપ્લીકેશન લેયર પર જવાનો છે સ્માર્ટ ઑફિસ સ્માર્ટ હોમ્સ ઇલેક્ટ્રિક વાહનો માટેની એપ્લિકેશન્સ ઇલેક્ટ્રિક વાહનોમાં પ્લગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોમાં પ્લગ વગેરે સ્માર્ટ ટ્રાન્સમિશન માટેની એપ્લિકેશન્સ અને તેથી વધુ માટે વિવિધ એપ્લિકેશનોને ટેકો આપતા આપણે આ ક્લાઉડ અને ફોગ અમલીકરણ કરી શકીએ છીએ તેથી ફોગ અમલીકરણ આ સેન્સિંગની નજીક કરી શકાય છે તેથી ફોગ અમલીકરણ અહીં થઈ શકે છે તેથી ક્લાઉડ અમલીકરણ એપ્લિકેશન સ્તરની નીચે જ કરી શકાય છે તેથી આ રીતે એક IIoT સક્ષમ ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડ જેવો દેખાશે અને આ અમારી સ્માર્ટ ગ્રીડ છે તો આ આ અલગ અલગ ડ્રાઇવરો છે જેના વિશે આપણે વાત કરી અને પછી ચાલો આપણે ડિજિટલ પાવર પ્લાન્ટના ફાયદા વિશે વાત કરીએ ડિજિટલ પાવર પ્લાન્ટ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે જેથી અમારી પાસે સ્માર્ટ ગ્રીડ હોઈ શકે જે આ ઉપકરણોના ઓટોમેશન તેમની વચ્ચે કનેક્ટિવિટી એકંદરે કાર્યક્ષમતામાં વધારો માનવ સંસાધન માનવશક્તિ વગેરેની સંડોવણી ઘટાડવામાં મદદ કરી શકે તેથી કાર્યક્ષમતામાં એકંદર સુધારો એ છે જે આ ડિજિટલ પાવર પ્લાન્ટ્સ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે ખર્ચમાં ઘટાડો થઈ શકે છે કારણ કે આપણે માનવ સંસાધનમાં ઘટાડો વિશે વાત કરી રહ્યા છીએ તેથી સ્વયંસંચાલિત ઉપકરણો તૈનાત કરવામાં આવશે અને તમે માનવબળને ઘટાડી શકો છો પરિણામે વેતનમાં ઘટાડો અને તેથી વધુને સમાવિષ્ટ કરી શકો છો અને બળતણ ઘટાડવાની જાળવણીમાં ઘટાડો કરી શકો છો અને તેથી વધુ તેથી આ વિવિધ ઘટાડા છે જે પાવર પ્લાન્ટ સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમાવેશ દ્વારા થઈ શકે છે અન્ય વિશેષતાઓ વિવિધ ટર્બાઇન વિન્ડ ટર્બાઇન રિમોટ મોનિટરિંગની શક્તિમાં સુધારો કરશે તેથી આ તમામ સુધારેલ પ્રદર્શન રીમોટ કંટ્રોલ રીમોટ મોનીટરીંગ શક્ય બની શકે છે અને ઉર્જાની માંગ પણ ઘટાડી શકે છે તેથી આ મૂળભૂત રીતે વપરાશકર્તાઓને કાર્યક્ષમ રીતે વાસ્તવિક સમયમાં ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવામાં મદદ કરશે તેથી આ ડિજિટલ પાવર પ્લાન્ટના આ વિવિધ ફાયદા છે તેથી આર્કિટેક્ચરલ રીતે આ IIoT સક્ષમ પાવર પ્લાન્ટના વિવિધ ઘટકો છે તેથી અમારી પાસે આ તમામ વિવિધ ઘટકોની એજ વાળા ઉપકરણો હબ અને ગેટવે હશે પછી અમારી પાસે સંગ્રહ હશે કદાચ ક્લાઉડ વગેરેના રૂપમાં પછી ડેટા એનાલિટીક્સનું વિશ્લેષણ કદાચ ક્લાઉડ પર હશે અને પછી અનુરૂપ ક્રિયાઓ કદાચ અમુક પ્રકારનો પ્રતિસાદ નિયંત્રણ મોકલવો પડશે ઇચ્છિત મશીનમાં અમુક ઘટકોને નિયંત્રિત કરવા માટે મશીનરીને પ્રતિસાદ સિગ્નલ મોકલવો પડશે તેથી આ સ્માર્ટ પાવર પ્લાન્ટના આર્કિટેક્ચરના વિવિધ ઘટકો છે તેથી IIoT પરિપક્વતા મોડેલ પાવર સેક્ટરમાં આ તમામ વિવિધ સ્તરોમાંથી પસાર થયું છે તેથી તે મોનિટરિંગથી શરૂ થાય છે મોનિટરિંગ ખૂબ જ સરળ છે કારણ કે જો તમારી પાસે કનેક્ટેડ સેન્સર્સ એક્ટ્યુએટર હોય તો આ મોનિટરિંગ શક્ય બનશે કંટ્રોલ માટે તમારે એક્ટ્યુએટર્સની મદદ લેવાની જરૂર છે અને નિયંત્રણ માટે મૂળભૂત રીતે સિગ્નલ મશીન પર પાછા ફરતો પ્રતિસાદ અથવા મશીનમાંનો કોઈ ઘટક તમારે મોકલવાની જરૂર છે તેથી આઇઆઇઓટીના સંકલન દ્વારા મોનિટરિંગ નિયંત્રણ બધું જ શક્ય છે અને પ્રાપ્ત થયેલ ડેટાનો ઉપયોગ કરીને અથવા તેનું વિશ્લેષણ કરીને સમય જતાં ઑપ્ટિમાઇઝેશન સ્વાયત્તતા એકંદરે ઉપકરણ સ્તર સિસ્ટમ સ્તર એપ્લિકેશન સ્તર અને તેથી વધુ તમામ બાબતોમાં સ્વાયત્તતા પ્રાપ્ત કરી શકાય છે તેથી સ્વાયત્તતાના તમામ સ્તરો શક્ય બનશે તેથી આ IIoT પરિપક્વતા મોડેલ છે કોમ્યુનિકેશન નેટવર્કની દ્રષ્ટિએ કારણ કે કોમ્યુનિકેશન નેટવર્ક એ સ્માર્ટ ગ્રીડ અથવા સ્માર્ટ પાવર પ્લાન્ટમાં મુખ્ય છે તેથી કોમ્યુનિકેશન નેટવર્કના વિવિધ ભાગો છે તેથી આ આમાંના કેટલાક જુદા જુદા ભાગો છે આ જાણીતું છે હોમ એરિયા નેટવર્ક જે મૂળભૂત રીતે ઘરમાં IoT ઉપકરણો છે અને આ કોમ્યુનિકેશન ટેક્નોલોજીઓ જેમ કે Zigbee 6LowPan અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે અને આ વિવિધ ધોરણો અને તકનીકો છે જેની આપણે પહેલાથી IoT પર પ્રારંભિક વ્યાખ્યાનમાં વિગતવાર ચર્ચા કરી છે તેથી આ એવી વસ્તુ છે જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે તેથી હોમ એરિયા નેટવર્ક પછી આપણી પાસે આ ક્યારેય નેબરહૂડ એરિયા નેટવર્ક હશે જે ટૂંકમાં તેને NAN તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેથી આ ચોક્કસ નેટવર્ક મૂળભૂત રીતે વિતરણ ડોમેનના નેટવર્કિંગમાં વિતરણ ડોમેન વિશે વાત કરે છે તેથી સ્માર્ટ ઉપકરણોમાંથી જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તે પછી નેબરહૂડ એરિયા નેટવર્કના ગેટવે પર મોકલવામાં આવે છે તેથી નેબરહૂડ એરિયા નેટવર્ક મૂળભૂત રીતે માત્ર વિતરણ પ્રણાલીની ચિંતા કરે છે તેથી મૂળભૂત રીતે આ સ્માર્ટ ઉપકરણો ડેટાને ગેટવે પર મોકલશે અને તે મૂળભૂત રીતે નેબરહૂડ એરિયા નેટવર્કનો અવકાશ છે ફિલ્ડ એરિયા નેટવર્કને FAN તરીકે પણ ઓળખવામાં આવે છે જે મૂળભૂત રીતે વિતરણ ડોમેન નેટવર્કની પણ ચિંતા કરે છે પરંતુ અહીં તેમાં નિયંત્રકો નિયમનકારો ડેટા કલેક્ટર્સ વગેરેની કનેક્ટિવિટી અને સામાન્ય રીતે WiMAX 3G 4G જેવી વાઈડ એરિયા વાયરલેસ તકનીકોનો સમાવેશ થાય છે વગેરેનો ઉપયોગ થાય છે અને વાયર્ડ માટે ઈથરનેટનો પણ ઉપયોગ થાય છે અને પછી આપણી પાસે પરંપરાગત નેટવર્ક અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં આ પરંપરાગત વાઈડ એરિયા નેટવર્ક છે તેથી આ વિવિધ કોમ્યુનિકેશન નેટવર્ક્સ છે જેનો કોઈ સ્માર્ટ પાવર પ્લાન્ટમાં સામનો કરશે તેથી જો આપણે સ્માર્ટ ગ્રીડ વિશે વાત કરી રહ્યા છીએ તો ત્યાં પાવર ફ્લો છે જે પરંપરાગત છે જે પહેલાથી જ છે તેથી પાવર ફ્લો જનરેશન સ્ટેશનથી શરૂ કરીને ટ્રાન્સમિશન દ્વારા વિતરણ અને વપરાશ એકમો સુધી પાવર આ રીતે વહે છે પાવર સિસ્ટમ મૂળભૂત રીતે ટ્રાન્સફોર્મરનું સેટઅપ કરે છે પછી ટ્રાન્સફોર્મરનું સ્ટેપ અપ કરે છે ટ્રાન્સફોર્મર નીચે ઉતરે છે અને ગેટવે દ્વારા ઊર્જા મોકલે છે આ પાવર સિસ્ટમ છે અને ત્રીજો ઘટક મૂળભૂત રીતે આ માહિતીનો પ્રવાહ છે વાઈડ એરિયા નેટવર્ક નેબરહૂડ એરિયા નેટવર્ક અને હોમ એરિયા નેટવર્ક દ્વારા તેથી સ્માર્ટ પાવર સિસ્ટમમાં સ્માર્ટ ગ્રીડના આ 3 જુદા જુદા ઘટકો છે તેથી માહિતી પ્રવાહ પાવર ફ્લો અને પાવર સિસ્ટમ એકસાથે સ્માર્ટ ગ્રીડ પહોંચાડવા માટે સર્વગ્રાહી રીતે કાર્ય કરે છે તેથી પાવર પ્લાન્ટ્સમાં IIoT અમલીકરણ માટે વિવિધ તકનીકો જેમ કે ડિજિટલ ટ્વિન્સ જેમ કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સ્માર્ટ પમ્પિંગ પછી સ્માર્ટ બોઈલર સ્માર્ટ વોટર મોનિટરિંગ અને તેથી વધુ તેથી આ તમામ વિવિધ પ્રકારની એપ્લિકેશનોનો વારંવાર ઉપયોગ થાય છે સ્માર્ટ મીટરિંગ બિલ્ડીંગ ઓટોમેશનની વિભાવનાઓ પણ ખૂબ જ લોકપ્રિય છે સ્માર્ટ મીટરિંગ ખાસ કરીને હું આ સ્માર્ટ મીટરિંગ પર ભાર મૂકવા માંગુ છું મૂળભૂત રીતે સ્માર્ટ ગ્રીડનું એક મહત્વપૂર્ણ તત્વ છે જ્યાં IoT નો ઉપયોગ ઓપરેશનલ ખર્ચ ઘટાડવા માટે થાય છે કારણ કે ઓપરેશન્સ રિમોટલી મેનેજ થાય છે આ મૂળભૂત રીતે ઉર્જા ગુમાવવાની અને ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવાની શક્યતાઓને ઘટાડે છે તેથી ઊર્જાના નુકસાનમાં ઘટાડો મૂળભૂત રીતે સ્માર્ટ મીટરિંગ ખ્યાલ દ્વારા પ્રાપ્ત થાય છે તેથી સ્માર્ટ મીટરની જમાવટ મૂળભૂત રીતે ભારતમાં આપણા સમગ્ર દેશમાં થઈ ચૂકી છે તેથી દેશના જુદા જુદા ભાગોમાં સ્માર્ટ મીટર પહેલેથી જ ઉપયોગમાં છે અને ખાસ કરીને અન્ય દેશોમાં પણ સ્માર્ટ મીટરનો ઉપયોગ ઓટોમેશન સ્માર્ટફોન સ્માર્ટ ઓફિસ વગેરે બનાવવા માટે વ્યાપકપણે થાય છે તેથી મૂળભૂત રીતે તમે તેની સ્થિતિનું નિરીક્ષણ કરવા માંગો છો રિમોટલી બિલ્ડીંગ સ્માર્ટ બિલ્ડીંગમાં સેન્સર હશે જે એલિવેટર્સ લાઇટિંગ સિસ્ટમ્સ અન્ય ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ વગેરેમાં ફીટ કરવામાં આવશે અને તે બધાને ઈન્ટરનેટ દ્વારા કનેક્ટ અને મોનિટર કરવામાં આવશે SCADA આધારિત નિયંત્રણ સુપરવાઇઝરી નિયંત્રણ સુપરવાઇઝરી ડેટા એક્વિઝિશન અને સુપરવાઇઝરી નિયંત્રણ તેથી SCADA આધારિત પાવર પ્લાન્ટ્સ હવે વાસ્તવિકતા છે તેથી ડેટાની પ્રક્રિયા કરવા માટે SCADA સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે પછી વપરાશકર્તાઓ વિવિધ નિર્ણયો લેવા માટે ડેટાનું વિશ્લેષણ કરે છે અને આ નિર્ણય લેવાનું સ્વયંસંચાલિત પણ હોઈ શકે છે નિર્ણય લેવાને સ્વચાલિત બનાવવા માટે વિવિધ નિયમો લાગુ કરી શકાય છે અને સિસ્ટમ સંપૂર્ણપણે સ્વાયત્ત છે AMIs એડવાન્સ્ડ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂળભૂત રીતે સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ મીટર્સ કોમ્યુનિકેશન નેટવર્ક્સ વગેરેનો સમાવેશ કરે છે સ્માર્ટ મીટર ઊર્જાના સંગ્રહ ઊર્જા પુરવઠા પાણી પુરવઠા વગેરે વિશેની માહિતીના સંગ્રહમાં મદદ કરે છે આપણે કયા વિતરણ નેટવર્કની વાત કરી રહ્યા છીએ તેના આધારે વિશે જો આપણે પરંપરાગત ઉર્જા વિતરણ વિશે વાત કરીએ તો તેમાંના મીટર તેથી જો આપણે વોટર સેક્ટર વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ તો તે સ્માર્ટ એનર્જી મીટર છે તો આપણે સ્માર્ટ વોટર મીટર વિશે વાત કરી રહ્યા છીએ તેથી એએમઆઈ અને ખાસ કરીને સ્માર્ટ મીટરને ધ્યાનમાં લીધા વિના આ ચોક્કસ ખ્યાલના અમલીકરણ માટે મુખ્ય છે તેથી પાવર લાઇન પર કોમ્યુનિકેશન નેટવર્ક બ્રોડબેન્ડ ફિક્સ્ડ રેડિયો ફ્રીક્વન્સી આમાંના કેટલાક સંચાર માધ્યમો છે જેનો ઉપયોગ આ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કનેક્ટિવિટી માટે થાય છે સ્માર્ટ મીટર ડેટા એક્વિઝિશન સિસ્ટમ જે મૂળભૂત રીતે MDAS છે MDAS મૂળભૂત રીતે સ્માર્ટ મીટરમાંથી ડેટા એકત્ર કરવામાં મદદ કરે છે અને મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ જે MDMS છે આ MDMS મૂળભૂત રીતે આ સ્માર્ટ મીટરમાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે તેથી વિદ્યુત ક્ષેત્રના વિભિન્ન ભાગોમાં માત્ર પાવર પ્લાન્ટમાં જ નહીં પરંતુ ઉત્પાદન બિંદુથી શરૂ કરીને વપરાશ બિંદુ સુધી IIoT અમલીકરણ પ્રક્રિયાઓને એકંદરે સ્માર્ટ બનાવવામાં મદદ કરી શકે છે તેથી એક કાર્યક્ષમ પાવર ગ્રીડ સિસ્ટમ સેન્સર દ્વારા ડેટા એકત્રિત કરવામાં મદદ કરશે સંસાધનોનું સંચાલન કરવા માટે સેન્સરમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરશે અને પછી પાવર સિસ્ટમના એકંદર સુધારણા અને પાવર વપરાશમાં ઘટાડો કરવા માટે સ્વ ઑપ્ટિમાઇઝ અને સ્વચાલિત નિર્ણયો લેશે સેન્સરમાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટા વિવિધ આંકડાકીય તકનીકો મશીન લર્નિંગ તકનીકો વિવિધ AI તકનીકો વગેરેના અમલીકરણ દ્વારા વિવિધ આગાહીઓ કરવામાં મદદ કરી શકે છે પાણીના ક્ષેત્રમાં IIoTનો ઉપયોગ પાણીની વિતરણ વ્યવસ્થામાં ગોઠવાયેલા સ્માર્ટ સેન્સરમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને પાણી બચાવવા માટે પણ થઈ શકે છે IoT સેન્સર પાણીના દબાણ પાણીની ગુણવત્તા વગેરેને ટ્રેક કરી શકે છે તેથી મેં તમને અગાઉના લેક્ચરમાં એક મોડેલ વોટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની જમાવટ અને SCADA આધારિત મોનિટરિંગ સિસ્ટમ કેવી રીતે મદદ કરી શકે છે અને જથ્થા વિશેનો વિચાર બતાવ્યો છે અને સૈદ્ધાંતિક રીતે પાણીની ગુણવત્તા કે જે તે પાણી વિતરણ પ્રણાલીના વિવિધ જંકશનમાંથી વહે છે તેથી મૂળભૂત રીતે વિવિધ સુવિધાઓ જેમ કે પાણીના લીકેજની આગાહી પછી પાણીના વપરાશનું ઑપ્ટિમાઇઝેશન આ તમામ બાબતો પાણી ક્ષેત્રમાં પણ IIoTની જમાવટ સાથે કરી શકાય છે તે જ રીતે પવન ઉર્જા ક્ષેત્રમાં IIoT જમાવટ કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે આ વિવિધ પવન ઉત્પન્ન કરતી ટર્બાઇનોને દૂરસ્થ રીતે નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે જેને અમુક નિયંત્રણ સ્ટેશનથી નેટવર્ક પર દૂરસ્થ રીતે નિયંત્રિત કરી શકાય છે તેથી બંને મોનિટરિંગ તેમજ નિયંત્રણ IoT તૈનાત પવન ઊર્જા પ્લેટફોર્મમાં કરી શકાય છે તેથી પવન ઉર્જા સૌર ઉર્જા તેમજ IoT આધારિત સૌર ઉર્જા ક્ષેત્રના સેન્સર કંટ્રોલ પેનલના પ્રદર્શન પર નજર રાખશે એકત્રિત કરવામાં આવેલ ડેટાને ક્લાઉડ સર્વર પર પૃથ્થકરણ કરવા માટે મોકલવામાં આવશે અને આ IoT ઉપકરણની હાર્ડવેર સંબંધિત સમસ્યા અથવા નેટવર્ક સંબંધિત સમસ્યાને સમજવામાં મદદ કરશે તેથી એકંદરે સૌર ગ્રીડને વધુ અસરકારક રીતે ઑપ્ટિમાઇઝ્ડ ફેશનમાં સંચાલિત કરી શકાય છે તેથી પાવર પ્લાન્ટમાં IIoTના અમલીકરણમાં વિવિધ પડકારો છે સુરક્ષા સમસ્યાઓ છે કારણ કે હવે આપણે ફક્ત ઊર્જાના પ્રસારણ વીજળીના પ્રસારણ માટે અસ્તિત્વમાં છે તે ઓપરેશનલ ટેક્નોલોજી વિશે વાત નથી કરી રહ્યા પરંતુ હવે આપણે પણ વાત કરી રહ્યા છીએ માહિતીના પ્રસારણ વિશે માહિતીનું પ્રસારણ જે એકત્રિત કરવામાં આવે છે તેથી ડેટાની સુરક્ષા વ્યક્તિઓની ગોપનીયતા તેથી આ તમામ વિવિધ મુદ્દાઓ છે જે પરંપરાગત પાવર સપ્લાય સાથે નેટવર્ક અને સંચારના સંકલન દ્વારા ધ્યાનમાં લેવાના રહેશે તેથી ઓછી શક્તિવાળા ઉપકરણો IoT ઉપકરણો સંસાધન અવરોધ ઊર્જા અવરોધ બેટરી પાવર અને તેથી વધુ તેથી આ તમામ વિવિધ વિશેષતાઓ અને પડકારો કે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે તે સુરક્ષા મુદ્દાઓના અમલીકરણને પણ એક પડકાર બનાવશે તેથી માપનીયતા સમસ્યાઓ પણ છે તેથી કનેક્ટેડ ઉપકરણોની સંખ્યા સમય જતાં વધશે તેથી આને મૂળભૂત રીતે ડેટા બેન્ડવિડ્થમાં વધારો કરવાની જરૂર પડશે જે પોતે એક પડકાર છે તેથી ઓછા પાવરવાળા ઉપકરણો ધરાવતી સુરક્ષા ગોપનીયતા બદલામાં તેમની સુરક્ષા અને IoT કનેક્ટેડ ઉપકરણોની સંખ્યામાં વધારો કરવાના સંદર્ભમાં માપનીયતાના સંદર્ભમાં આ પડકારોના આ કેટલાક વ્યાપક વર્ગીકરણ છે નેટવર્કનું નિર્ધારણ એ પણ મહત્વનું છે કે આપણે ક્લાઉડ સાથે એકીકરણ વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ ડેટાને ક્લાઉડ પર ફેંકી દો અને તેને પાછો મેળવો તેથી આ તમામ મૂળભૂત રીતે પ્રોસેસિંગ વિલંબમાં લગભગ 200 મિલિસેકન્ડ્સ અથવા તેથી વધુ વધારો કરે છે અને આ મૂળભૂત રીતે નિર્ણય લેવાની પ્રક્રિયામાં એકંદર કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે અને પરિણામે વિવિધ નિયંત્રણ ક્રિયાઓ લે છે નોનસ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ નોનસ્ટાન્ડર્ડ ઓથેન્ટિકેશન મિકેનિઝમ્સ નોનસ્ટાન્ડર્ડ સિક્યુરિટી મિકેનિઝમ્સ વગેરેના અમલીકરણના સંદર્ભમાં નબળી ડિઝાઇન તેથી આ પાવર પ્લાન્ટ્સમાં IIoT અમલીકરણના કેટલાક અન્ય હાલના પડકારો છે તેથી આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ આપણે પાવર સેક્ટરમાં IIoT અને IoTના અમલીકરણના ફાયદા અને વિશેષતાઓની હાઇલાઇટ્સ જોઈ છે આપણે જોયું છે કે ઘણા વિવિધ પ્રકારના ફાયદા છે પરંતુ પડકારો પણ વિશાળ છે આપણે અમલીકરણ અથવા પાવર પ્લાન્ટ્સમાં IoT ની જમાવટ માટે એકંદર આર્કિટેક્ચર પર પણ ધ્યાન આપ્યું છે અને સર્વગ્રાહી રીતે પાવર સેક્ટર મૂળભૂત રીતે પાવરના જનરેટીંગ પોઈન્ટથી લઈને કન્ઝમ્પશન પોઈન્ટ સુધી વિવિધ મશીનરી અને એકંદરે સપ્લાય ચેઈનનું ધ્યાન રાખે છે તેથી પાવર સેક્ટરમાં IIoT ડિપ્લોયમેન્ટમાં આખી ચેઇનના ઓટોમેશનની કાળજી લેવી એ ચિંતાનો વિષય છે તેથી આ વિવિધ સંદર્ભો છે